તેથી અત્યાર સુધી આપણે DC સર્કિટનો અભ્યાસ કર્યો છે તમારી સાથે પછી સિંગલ ફેઝ AC સર્કિટ અને તમે જેને રેગ્યુલેશન કહો છો તે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરી અને થ્રી ફેઝની સર્કિટનો પણ અભ્યાસ કર્યો છે હવે મેગ્નેટિક સર્કિટ શરૂ કરીશું પહેલી વાત એ છે કે મેગ્નેટિક સર્કિટથી વસ્તુઓ ખૂબ જ સરળ લાગશે માત્ર એક કે બે બાબતો સમજવાની છે અને આગળ જાણવા મળશે કે વસ્તુઓ સરળ છે ખાસ કરીને કપલિંગ સાથે મેગ્નેટિક સર્કિટ છે તેથી તે મેગ્નેટિક કપલિંગ સમજવી પડશે અને વસ્તુઓ ખૂબ સરળ છે તેથી ખરેખર મેગ્નેટિક સર્કિટની આસપાસનો વિસ્તાર મેગ્નેટિક ફિલ્ડ કહેવામાં આવે છે જે જાણીએ છીએ અને તે આ વિસ્તારમાં છે જે મેગ્નેટ દ્વારા ઉત્પન્ન થતા મેગ્નેટિક ફોર્સની અસર શોધી શકાય છે તેથી હવે બીજી બાબત એ છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ એ આપણા ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં તમામ રોટેટિંગ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક મશીનોનું આવશ્યક એલીમેંટ અને ઇલેક્ટ્રો મિકેનિકલ ડિવાઇસીસ તેમજ ટ્રાન્સફોર્મર જેવા સ્ટેટિક ડિવાઇસીસ છે તેથી આપણું મેગ્નેટિક ફિલ્ડ ખરેખર એક કપલિંગ મીડિયમ છે જે ઇલેક્ટ્રિક અને મિકેનિકલ સિસ્ટમ વચ્ચે બંને ડાયરેક્શનમાં ઊર્જાને ઇન્ટરચેન્જ થવાની મંજૂરી આપે છે તેથી તે ખરેખર મેગ્નેટિક ફિલ્ડ કહેવાય છે તેથી આગળ ઇલેક્ટ્રિક કરંટની મેગ્નેટિક અસરો છે હવે ધારો કે અહીં હવે H ને ખરેખર મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી અથવા મેગ્નેટિક ફોર્સ કહેવામાં આવે છે અને પ્રથમ હું તમને કહી દઉં કે આ એક કન્ડક્ટર છે આ કન્ડક્ટર સર્કુલર કન્ડક્ટર છે અને ફ્લક્સનો અર્થ થાય છે કે માત્ર તે ફ્લક્સ લાઇન અને આ વસ્તુને સમજવાનો પ્રયાસ કરો આ ફ્લક્સ લાઇનનો અર્થ છે કાગળ લો અને કરંટ પ્લેન અથવા કાગળમાં પ્રવેશી રહ્યો છે તેથી જો આ કરંટની ડાયરેક્શન છે જો મારો થંબ કરંટની ડાયરેક્શન છે તો ફ્લક્સ લાઇન એ આ કર્લિંગ આંગળીને કર્લિંગ હશે તેથી આ કરંટની ડાયરેક્શન છે આ કરંટનો અર્થ એ છે કે કરંટ કાગળ ઉપર પ્રવેશી રહ્યો છે જેનો અર્થ પ્લેનમાં છે અને આ ડાયરેક્શન આ ફ્લક્સની ડાયરેક્શન છે તેથી જો હું કહું કે આ કરંટ પ્લેનમાં પ્રવેશી રહ્યો છે અથવા કહીએ કે આ કાગળની નોટબુકમાં તે પ્રવેશી રહ્યો છે તો આ ફ્લક્સની ડાયરેક્શન છે જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે અને તેથી જ આ એક એટલે જ આ ફ્લક્સ લાઇન છે અને તેથી જ આ ફ્લક્સ લાઇન છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે આ ખરેખર હેન્ડ રુલ છે તેથી મારે ફક્ત એક કે બે થોડી બાબતો સમજવાની છે અને આ અહીંથી અહીં સુધી કોઈ પણ છે તે થોડું અંતર લેવામાં આવે છે આને મેગ્નેટિક ફ્લક્સ લાઇન કહેવામાં આવે છે તેથી H એ ખરેખર મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી છે અથવા ક્યારેક મેગ્નેટિક ફોર્સ કહેવામાં આવે છે અને આને r કહેવામાં આવે છે આ તે પછીથી r ઉપર આવશે તે રેડિયસ છે તેથી આ કિસ્સામાં મને તે સ્પષ્ટ કરવા દો તેથી પછી H ખરેખર તે સમાન છે આ મેગ્નેટિક ફિલ્ડ કન્ડક્ટરની આસપાસ સમાન છે તેથી તે મૂળભૂત રીતે આ પોઇન્ટ સુધી ટેંજન્શિયલ છે અને તે કોન્સટન્ટ રહે છે તેથી આ તે કરંટની આસપાસનો ફ્લક્સ છે તેથી એક લાંબો સીધો કન્ડક્ટર કરંટ વહન કરે છે જે મેં કહ્યું તે અહીં પ્લેન લખેલું છે કરંટ તેની આસપાસની જગ્યામાં મેગ્નેટિક ફિલ્ડ એસ્ટાબ્લિશ્ડ થવાનું કારણ બને છે ફ્લક્સ લાઇન એ કરંટની આસપાસનો ક્લોજ પાથ છે જેમ કે મેગ્નેટિક ફોર્સ તે લાઇનની આસપાસના તમામ પોઇન્ટઓને સ્પર્શે છે આ H છે આ H છે H મેગ્નેટિક ઇન્ટેન્સિટી અથવા મેગ્નેટિક ફોર્સ છે તેથી ફ્લક્સની ડાયરેક્શનને મેં હેન્ડ લૉ કહ્યું હું તમને ફક્ત સમજાવીશ મેં જે કહ્યું તેમાંથી પસાર થાઓ જે અહીં છે તે જ વસ્તુ તેથી હવે H એ ક્વોજેટીવ કરંટ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તે પછીથી આવશે કે ક્વોજેટીવ કરંટ શું છે ફ્લક્સ લાઇનની યુનિટ લંબાઈ પર ફ્લક્સને ઘેરી લે છે હવે આ કિસ્સામાં સિમેટ્રીને કારણે H દરેક ફ્લક્સ લાઇન સાથે સમાન છે તેથી આ ખરેખર જો જુઓ કે આ ફ્લક્સ લાઇનને કોન્સેન્ટ્રિક અને યુનિફૉર્મ કહેવાય છે તેથી ખરેખર દરેક ફ્લક્સમાં H ટેંજન્શિયલ અને સમાન હોય છે તેથી આ કિસ્સામાં સિમેટ્રીને કારણે H દરેક ફ્લક્સ લાઇનો સાથે સમાન છે તેવું કહેવાય છે કારણ કે r રેડિયસમાં કોઈપણ ફ્લક્સ લાઇન માટે H એ તમામ ફ્લક્સ લાઇન સાથે ટેંજન્શિયલ છે તેથી H I 2 π r એમ્પીયર પર મીટર એટલે કે આ ડાયાગ્રામમાં r કહેવામાં આવે છે તે ફ્લક્સ લાઇનની રેડિયસ છે આ ફ્લક્સ લાઇન r ની રેડિયસ છે આ ફ્લક્સ લાઇનની રેડિયસ r છે અને આ યુનિફૉર્મ છે તે એક સર્કુલર છે તેથી તે સર્કમ્ફરન્સ 2 π r છે જે ખરેખર લંબાઈ l 2 π r છે તેથી H તે I 2 π r હશે તે પર મીટર એમ્પીયર છે એમ્પીયરનો લૉ છે તેથી ચાલો હું તેને સ્પષ્ટ કરું તેથી આ ખરેખર H I 2 π r એમ્પીયર પર મીટર કહેવાય છે જે એમ્પીયર લૉ છે હવે આ ફિલ્ડ ઇન્ટેન્સિટી દ્વારા ફ્લક્સ ડેન્સિટી B એસ્ટાબ્લિશ્ડ થશે જે મીડિયમની પ્રોપર્ટી છે તેથી એર અથવા કોઈપણ નોન મેગ્નેટિક મીડિયમ માટે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી અને મેગ્નેટિક ફોર્સનો રેશિયો કોન્સટન્ટ છે એટલે કે જો B એ ફ્લક્સની ડેન્સિટી છે તો તે ટેસ્લા અથવા વેબર પર મીટર સ્ક્વેર છે તે યુનિટ છે અને H મેગ્નેટિક ફિલ્ડ એમ્પીયર પર મીટર અથવા પછીથી જોશો કે તે પર મીટર એમ્પીયર ટન છે જે BH કોન્સટન્ટ છે પછી તેની ફ્લક્સ ડેન્સિટી મેગ્નેટાઇઝિંગ ફોર્સ રેશિયો હંમેશા કોન્સટન્ટ છે અને આ કોન્સટન્ટને 𝜇0 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી તેને ફ્રી સ્પેસની પરમેબિલિટ અથવા મેગ્નેટિક સ્પેસ કોન્સટન્ટતા કહેવામાં આવે છે અને કાં તો 𝜇0 4 π 10 7 વેબર પર એમ્પીયર મીટર અથવા તે હેનરી પર મીટર કાં તો આ યુનિટ અથવા આ યુનિટ વેબર પર એમ્પીયર મીટર અથવા હેનરી પર મીટર છે તેથી B 𝜇0 H B એ ફ્લક્સ ડેન્સિટી છે તે 𝜇0 H છે અને તે વેબર પર મીટર સ્ક્વેર છે અથવા ટેસ્લા તે યુનિટ છે તેથી ફ્રી સ્પેસ સિવાયના તમામ મીડિયમો માટે ખરેખર B 𝜇0 𝜇r H છે તેથી જ્યાં r એ રિલેટીવ પરમેબિલિટ છે અને તેને વેક્યૂમમાં ડિવાઇડેડ ફ્લક્સની ડેન્સિટીમાં r ફ્લક્સ ડેન્સિટી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી તે ડાયમેન્શનલેસ ક્વૉન્ટિટી છે કારણ કે ન્યૂમરેટર પણ ફ્લક્સની ડેન્સિટી ધરાવે છે ડિનોમિનેટર પણ ફ્લક્સની ડેન્સિટી ધરાવે છે તેથી તે મૂળભૂત રીતે ડાયમેન્શનલેસ કોન્સટન્ટ છે તેથી મટેરીઅલમાં ફ્લક્સ ડેન્સિટી છે તેથી વેક્યૂમમાં ફ્લક્સ ડેન્સિટી છે તેથી r મેગ્નેટિક મટેરીઅલના પ્રકાર સાથે બદલાય છે કારણ કે તે ફ્લક્સ ડેન્સિટીનો રેશિયો છે મેં તમને કહ્યું તેમાં કોઈ યુનિટ નથી તે ડાયમેન્શનલેસ છે ઉપરાંત 𝜇0 ને બદલે B H લખી શકો છો કોઈપણ મટેરીઅલમાં H લખી શકાય છે જે કોઈપણ વિશિષ્ટ મટેરીઅલ માટે કહેવામાં આવે છે તેથી જ્યાં 𝜇 𝜇0 𝜇r ને એબ્સોલ્યુટ પરમેબિલિટ કહેવાય છે તેથી 𝜇 𝜇0 𝜇r અને યુનિફૉર્મ ફ્લક્સ ડેન્સિટી માટે એરિઆમાંથી પસાર થતો ફ્લક્સ ∅ B A છે B એ ફ્લક્સ ડેન્સિટી છે ધારો કે વેબર પર મીટર સ્ક્વેર જે એરિઆ A છે તે મીટર સ્ક્વેર છે તેથી ∅ B A છે જે વેબર છે તેથી આ સરળ છે આ બધા સરળ ફૉર્મૂલા B 𝜇 H 𝜇 𝜇0 𝜇r અને ∅ B A છે હવે મેગ્નેટિક સર્કિટ માટે ચાલો આપણે ફેરોમેગ્નેટિક મટેરીઅલના ટોરોઇડલ રિંગને ધ્યાનમાં લઈએ જ્યાં 1 કરતા વધારે તે કદાચ આયર્ન તે કદાચ કોબાલ્ટ અને નિકલ વગેરે તેથી તેને ટોરોઇડલ રિંગ ગણવામાં આવે છે હવે આ એક સર્કુલર રિંગ છે તેથી તે શું કરશે તે સરેરાશ પાથ લેશે તેવું કહેવામાં આવે છે આ ખરેખર મેઇન ફ્લક્સ પાથ છે જે સરેરાશ અંતર લેશે તેથી અહીંથી કેપિટલ R નો અર્થ રેડિયસ છે અને આ કોર સર્કુલર કોર છે તેથી તેનો ડાયામીટર d છે જો તેનો ડાયામીટર d છે તો એરિયા π4 d2 હશે જો તે મીટર છે તો તે મીટર સ્ક્વેર હશે જો d મીટરમાં છે આ તે ક્રોસ સેક્શનલ એરિયા છે આ એક સર્કુલર છે આ સરેરાશ ફ્લક્સ છે જેને સરેરાશ ફ્લક્સ પાથ કહેવામાં આવે છે હવે ચાલો મને તે સ્પષ્ટ કરવા દો મને થોડું આગળ વધવા દો હવે જો જુઓ જો આ ડાયાગ્રામ જુઓ તો આ ટોરોઇડલ રિંગ ઉપર આ કોઇલ વાઉન્ડ છે તેવું કહેવામાં આવે છે હવે ફ્લક્સ ખરેખર તેમાં પ્રવેશે છે આ ફ્લક્સ આ રિંગમાં પ્રવેશી રહ્યો છે તેમાં ટર્ન્સોની સંખ્યા N છે તેથી હવે અહીં સમજવું પડશે કે જ્યારે હું આ 1 થી 90o ની પરિક્રમા કરી શકતો નથી હું જે કહીશ તે પ્રથમ વસ્તુ એ છે કે આ લિકેજ ફ્લક્સ ભાગ પણ સોલ્વ કરવામાં આવે છે અને પછી આ સરેરાશ ફ્લક્સ પાથ છે હવે પ્રશ્ન એ છે કે તે કોઇલ છે જો કોઇલ હોય તો કોઇલને આની જેમ વ્રેપ કરો આની જેમ કોઇલને પકડો અને આ કરંટ દાખલ થાય છે આ દાખલ થાતો કરંટ છે અને છેલ્લે કરંટ છોડી રહ્યું છે તેથી જો આ રીતે કંડક્ટરને પકડો તો આ સરેરાશ ફ્લક્સ પાથની ડાયરેક્શન હશે આ ફ્લક્સ પાથની ડાયરેક્શન છે ઉદાહરણ તરીકે જો આ તે છે જે આ કંડક્ટરને પકડે છે આ કોઇલ આને પકડે છે જો આ રીતે પકડો તો આ ફ્લક્સ પાથની ડાયરેક્શન હશે તેથી જો હું તેને આના જેવું બનાવું તો આ માટે જ આ મારા કરંટની ડાયરેક્શન છે મારો અર્થ છે કે આ કરંટની ડાયરેક્શનમાં તેને પકડો અને પછી આ થંબ ફ્લક્સ પાથની ડાયરેક્શન હશે તેથી આ કિસ્સામાં જો તેને હાથ દ્વારા આના જેવું બનાવો જો આ રીતે પકડો જેને આ વાઇન્ડિંગહાથ કહેવામાં આવે છે તો થંબ ફ્લક્સ પાથની ડાયરેક્શન હશે તેથી આ સરેરાશ ફ્લક્સ પાથ છે અને ત્યાં થોડો લિકેજ હશે તેથી આ લાઇનમાં પણ કેટલાક લિકેજ ફ્લક્સ પાથ છે તેથી તે ખરેખર આવી રહ્યું છે જો તેનો હાથથી પકડો તો ખરેખર તેની ડાયરેક્શન અંગૂઠાની ડાયરેક્શન જેવી હશે તેથી આ ખરેખર I છે અને આ N ટર્ન્સ છે અને ફ્લક્સ પાથની ડાયરેક્શન સમજવા માટે આ એકમાત્ર વસ્તુ છે તેથી કોર જે પણ મેઈન ફ્લક્સ પાથ લેશે તેને સરેરાશ રેડિયસ અથવા સરેરાશ લંબાઈ કહેવામાં આવે છે ધારો કે ઉદાહરણ તરીકે અહીં આની થિકનેસ ધારો ધારો કે જો આની થિકનેસ ગમે તે હોય તો સરેરાશ પાથ લઈએ તો અહીંથી અહીં સુધીનો સરેરાશ પાથ ગણાશે કારણ કે એક સમાન ક્રોસ સેક્શન છે એમ ધારી રહ્યા છીએ તેથી સરેરાશ ફ્લક્સ પાથને અનુસરો તેથી આ મારો સરેરાશ ફ્લક્સ પાથ છે તેથી કોલ ફ્લક્સ લાઇનની ડાયરેક્શન પછીથી બતાવશે કે તે DC સર્કિટ વોલ્ટેજ ફ્લક્સ રજીસ્ટન્સ સાથે સામ્યતા છે જેને મેગ્નેટિક સર્કિટ કહેવામાં આવે છે તેના સમાનતા માટે તે ક્વૉન્ટિટી શું છે તેથી તેનો અર્થ એ છે કે આ એક રેડિયસનો અર્થ રેડિયસ R સર્કુલર ક્રોસ સેક્શનનો ડાયામીટર d છે તેથી આ કિસ્સામાં કોર તરીકે ઓળખાતી રિંગ કોઇલ વાઉન્ડ દ્વારા એક્સસાઈટેડ છે તે N ટર્ન સાથે કરંટ વહન કરે છે જે મેં કહ્યું હતું તેથી તેનો અર્થ એ છે કે કોરમાં ફ્લક્સ લાઇનઓ Fm N ના કરંટને બંધ કરે છે તેથી આ ખરેખર અહીં જે છે તે ટર્ન્સની સંખ્યા N છે તે I છે તેથી મેગ્નેટાઇઝિંગ ફોર્સ અથવા ક્યારેક m m f કહેવામાં આવે છે એટલે Fm N I એમ્પીયર ટર્ન્સ કહેવામાં આવે છે જો I એમ્પીયર અને N ટર્ન છે તો તેની યુનિટીને એમ્પીયર ટર્ન કહેવામાં આવે છે હવે મેં તમને કયો કોસેટિવ કરંટ છે આ કોસેટિવ કરંટનો અર્થ મેગ્નેટિક સર્કિટમાં મેગ્નેટિક ફ્લક્સના અસ્તિત્વનું કારણ છે તેથી જ તેને ક્વોજેટીવ ફ્લક્સ કહેવાય છે તેથી આ ફ્લક્સ એસ્ટાબ્લિશ્ડ કરો તેથી આને મેગ્નેટોમોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે કેટલીકવાર તેને m m f મેગ્નેટોમોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે તેથી Fm ખરેખર મેગ્નેટિક ફોર્સ છે કેટલીકવાર તેને m m f કહેવામાં આવે છે તેથી તેવીજ રીતે આ કોરમાં H કોન્સટન્ટ છે કારણ કે તે દરેક ફ્લક્સ લાઇનનો એક રાઉન્ડ છે અને સરેરાશ ફ્લક્સ લાઇન માટે રેડિયસ કેપિટલ R છે મેગ્નેટિક ફોર્સ અથવા મેગ્નેટિક ઇન્ટેન્સિટીની ફ્લક્સ લાઇનને H N I 2 π R તરીકે લખી શકાય છે પહેલા I 2 π r લખેલુ હતું પરંતુ અહીં ટર્ન્સની સંખ્યા N છે તેથી H NI 2 π R છે તેથી NI એ એમ્પીયર ટર્ન્સ છે અને આ લંબાઈ છે તેથી મીટર પર એમ્પીયર ટર્ન્સ છે અને પછી NI Fm છે અહીં Fm NI વ્યાખ્યાયિત કરો તેથી અહીં સબસ્ટીટ્યુટ કરો તો તે Fm 2 π R એમ્પીયર ટર્ન્સ પર મીટર હશે અથવા H Fm l એમ્પીયર ટર્ન્સ પર મીટર લખી શકાય છે જે l ખરેખર સરેરાશ ફ્લક્સ પાથની લંબાઈ એટલે કે સર્કમ્ફરન્સ જે 2 π R છે તેથી H Fm l છે તેથી આગળ સરેરાશ ફ્લક્સ ડેન્સિટી છે તે B 𝜇 H તરીકે જાણીતું છે પરંતુ H Fm l છે તેથી B 𝜇 Fm l વેબર પર મીટર સ્ક્વેર અથવા ટેસ્લા અથવા ક્યાં તો 𝜇 આ યુનિટ છે હવે ફ્લક્સ A B C છે જ્યાં A એ ક્રોસ સેક્શનલ એરિઆ છે અને B એ ફ્લક્સ ડેન્સિટી છે તેથી A B એટલે B Fm l છે તેથી તેનો અર્થ એ છે કે મારું ∅ Fm ડિવાઇડેડ l A લખી શકાય છે અથવા Fm R લખી શકાય છે અથવા P Fm લખી શકાય છે તેથી R ખરેખર lA M કહેવામાં આવે છે જે વેબર પર એમ્પીયર ટર્ન્સ છે તે યુનિટી છે તેને મેગ્નેટિક સર્કિટનું રિલક્ટન્સ કહેવાય છે આને મેગ્નેટિક સર્કિટનું રિલક્ટન્સ કહેવાય છે અથવા P 1 R છે તેને વેબર પર એમ્પીયર ટર્ન્સ કહેવામાં આવે છે તેથી અહીં તે R ખરેખર વેબર પર એમ્પીયર ટર્ન્સ છે અને P એ R નો રેસિપ્રોકલ છે રિલક્ટન્સ તે માત્ર વેબર હશે આ યુનિટ વેબર છે અથવા મેગ્નેટિક સર્કિટના આ ફિજીકલ પરમેયન્સના એમ્પીયર ટર્ન્સ હશે તેથી ખરેખર DC સર્કિટમાં જો Fm સાથે સરખામણી કરીએ તો ખરેખર DC સર્કિટ emf માં વોલ્ટેજની જેમ કહેવામાં આવે છે તે અહીં m m f છે હવે ∅ ખરેખર DC સર્કિટમાં કહેવામાં આવે છે કે જો તે કરંટ છે તો અહીં મેગ્નેટિક સર્કિટને અનુરૂપ એક ફ્લક્સ છે અને DC સર્કિટમાં R એ રજીસ્ટન્સ છે જ્યારે મેગ્નેટિક સર્કિટમાં રિલક્ટન્સ છે તે તેના સમાન સમાન સમાનતા છે અને DC સર્કિટમાં પરમેબિલિટ g 1 R છે અહીં કન્ડક્ટન્સ 1 R છે જે વેબર પર એમ્પીયર ટર્ન્સ છે તે મેગ્નેટિક સર્કિટનો પરમેઅન્સ છે તેથી તેનો અર્થ એ છે કે જો હું તેને ટેબ્યુલર સ્વરૂપમાં મૂકું કે જે એનાલોગસ વસ્તુને એનાલોગ કરે છે તો ઇલેક્ટ્રિકલ સર્કિટ કહેવામાં આવે છે કે emf E એ મેગ્નેટિક સર્કિટમાં વોલ્ટ છે તે Fm ને અનુરૂપ બનાવે છે અહીં મેગ્નેટિક સર્કિટમાં કરંટ I એમ્પિયર છે એનાલોગસમાં ∅ ફ્લક્સ વેબર છે હવે ઇલેક્ટ્રિક સર્કિટમાં રજીસ્ટન્સ R ઓહ્મ છે મેગ્નેટિક સર્કિટમાં રિલક્ટન્સ R એમ્પીયર ટર્ન્સ પર વેબર અથવા હેનરી અથવા રેસિપ્રોકલ પાવર H 2 પાવર માટે હેનરી છે તેનો અર્થ 1 હેનરી છે અને કરંટ I ER જે emfR દ્વારા જાણીતું છે અને અહીં પણ તે flux FmR સાથે સમાન છે કારણ કે Fm એ E અને R ની સમાન છે અને રિલક્ટન્સ R એ રજીસ્ટન્સના સમાન છે તેથી ∅ Fm R છે તેથી આને ખરેખર mmf રિલક્ટન્સ કહેવામાં આવે છે અહીં તે emfરજીસ્ટન્સ છે જે mmf રિલક્ટન્સ છે અને રિલક્ટન્સના કિસ્સામાં R rho lA જાણો છો તે l A છે તેથી l A 𝜇0 𝜇r આને ઇલેક્ટ્રિક સર્કિટ અને મેગ્નેટિક સર્કિટની સામ્યતા કહેવાય છે જ્યારે મેગ્નેટિક સર્કિટ સોલ્વ કરવા તે જ રીતે અનુસરશે જે રીતે સુઉપર પોઝિશન કરે છે અથવા હવે ∅ કરન્ટ કરશે અહીં પણ મેગ્નેટિક સર્કિટ દોરી શકાય છે અને આની જેમ સોલ્વ કરી શકાય છે તેથી વસ્તુઓ ખૂબ જ સરળ છે માત્ર એટલું જ છે કે હેન્ડ લૉ થોડોક કદાચ વિવિધ હેતુઓ માટે હેન્ડ લૉ એપ્લાય થાય છે તેથી પોલારિટીને કારણે શા માટે આ મેગ્નેટિક ઇક્વીવેલન્ટ સર્કિટને ઇલેક્ટ્રિકની જેમ બનાવે છે તે જાણવાની જરૂર છે કે કયું હશે મારો મતલબ છે કે ઇલેક્ટ્રિક સર્કિટને અનુરૂપ હશે અને જે હશે તે રાઇટ હેન્ડ રુલથી નક્કી કરશે કે તે જોશે તેથી હવે જો DC સર્કિટને આના જેવી મેગ્નેટિક સર્કિટ બનાવો તો આ Fm છે અને આ ∅ છે આ R છે ખરેખર તે કેવી રીતે લેવામાં આવ્યું કે જો આ ડાયાગ્રામ ઉપર આવો તો આ ડાયાગ્રામને શું કહેવામાં આવે છે તેથી જો જુઓ કે હું કંડક્ટરને પકડીશ તો થંબ ફ્લક્સની ડાયરેક્શન હશે એટલે કે ફ્લક્સ લાઇન છે ધારો કે આ મારી ફ્લક્સ લાઇન છે આ મારો ફ્લક્સ છે તેથી કારણ કે તે ડાયરેક્શન કરંટ ખરેખર પોઝિટીવ ટર્મિનલ તરફ દોરી જાય છે જે ઇલેક્ટ્રિક સર્કિટ માટે DC સર્કિટ કહેવામાં આવે છે પોઝિટિવ ટર્મિનલ માટે કે જે કોઈ પણ વોલ્ટેજ સોર્સને શું કહેવામાં આવે છે તે ખરેખર પોઝિટિવ ટર્મિનલ છોડી રહ્યો છે જેનો અર્થ થાય છે આ મારું છે અને પછી આ મારું છે તેથી આ મારો Fm હશે આ Fm N I કે જેને મીટર પર એમ્પીયર ટર્ન્સ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે કોની ડાયરેક્શનમાં ફ્લક્સ લેવો છે તે જોવું પડશે તેથી જો કંડક્ટરને પકડો તો ફ્લક્સ બહાર આવે છે અને પછી રિલક્ટન્સ મૂકો અને સર્કિટ ક્લોજ કરો અને આને ∅ ની ડાયરેક્શન કહેવામાં આવે છે તેથી ∅ ખરેખર આ ખરેખર Fm છે તેથી ∅ ખરેખર Fm રિલક્ટન્સ અને Fm N I l છે તેથી જ્યારે પણ ફ્લક્સ મારો મતલબ છે કે જ્યારે પણ કોઈ ડાયરેક્શનમાં લઈ જાઓ જુઓ કે ફ્લક્સ આ રીતે છોડી રહ્યો છે પછી આ હશે સમાન રીતે આ છે પરંતુ જો બીજી રીતે જોઈએ તો જો ફ્લક્સની ડાયરેક્શન આવી રીતે જોઈ શકાય છે પછી આ હશે અને આ હશે આ ફ્લક્સની ડાયરેક્શન છે મને લાગે છે કે તે મળી ગયું છે આ હું તે બનાવીશ તેથી એકવાર આ સમજી લો મેગ્નેટિક સર્કિટ ખૂબ સરળ છે તેથી જ આ સર્કિટ DC સર્કિટ કહેવામાં આવે છે કહો કે આ DC સર્કિટ માટે અનુરૂપ છે તેથી ∅ Fm રિલક્ટન્સ છે તેથી આ રીતે સર્કિટ દોરી શકાય છે એક અથવા બે સમસ્યાનો ઉપયોગ કરીને પણ જોઈશુ કે આ પ્રકારની સર્કિટ કેવી રીતે સોલ્વ કરી શકાય છે તેથી તે મેગ્નેટિક સિસ્ટમના અનુરૂપ DC સર્કિટ છે આગળ છે તે ખૂબ જ સરળ વસ્તુ છે આગળ ફ્રિન્ગિંગ છે તે ફ્રિન્ગિંગ ફ્લક્સ છે જે એર ગેપ છે અને આ એક કોર કેટલીક એર ગેપ વચ્ચે આ બીજી કોર છે તેથી ખરેખર જો ત્યાં જોવામાં આવે તો ફ્લક્સ ડેન્સિટી એકસરખી નથી જે ખાસ કોર્નરે તે કોઈક અલગ પાથ લેશે સીધો અહીથી ત્યાં સુધી નહીં જાય તે કંઈક અલગ પાથ લઈ રહ્યો છે તો તેનો અર્થ એ છે કે મેગ્નેટિક કોરમાં એર ગેપ ઉપર ફ્લક્સ ફ્રિન્જસ બહાર છે પડોશી વિસ્તાર માફ કરશો પડોશી એર પાથો ડાયાગ્રામ 4 માં બતાવ્યા પ્રમાણે છે તેથી તે આના જેવું છે તે આના જેવું લઈ રહ્યું છે આ મૂળભૂત રીતે નોન લીનિયર પાથ છે તેથી રિલક્ટન્સનું હોવું એ ગેપ સાથે તુલનાત્મક છે પરિણામ એ એર ગેપમાં નોન યુનિફૉર્મ ફ્લક્સ ડેન્સિટી છે જે બહારની તરફ ઘટી રહી છે તેથી મારો મતલબ છે કે તે ઘટાડવું બહારની તરફ ઘટી રહ્યું છે તેથી તે કિસ્સામાં અસરકારક એર ગેપ વિસ્તારનું વિસ્તરણ શું છે અને તેઓ એવરેજ ગેપમાં ઘટાડો કરે છે જેને એવરેજ ગેપ ફ્લક્સ ડેન્સિટી કહેવામાં આવે છે ફ્રિન્ગિંગ અસર કોર ફ્લક્સ પેટર્નને ગેપની નજીક થોડી ડેપ્થ સુધી ખલેલ પહોંચાડે છે અને ફ્રિન્ગિંગની અસર એર ગેપની લંબાઈ સાથે વધે છે મારો મતલબ છે કે તે લંબાઈ ઉપર આધારિત છે તેથી મારો મતલબ એ છે કે ધારો કે જો આ એર ગેપ લંબાઈ વધે તો ફ્રિન્ગિંગ અસર પણ વધશે તેથી આ પ્રકારના આ અભ્યાસક્રમ માટે વિગતવાર અભ્યાસ કરીશું નહીં આનો અભ્યાસ કરીશું નહીં ફક્ત એક ખ્યાલ આપવા માટે કે ફ્લક્સ ડેન્સિટી એકસરખી નથી આ ફ્રિન્ગિંગને કારણે અસરકારક એરીયામાં ઘટાડો થઈ રહ્યો છે તેથી તેને ફ્રિન્ગિંગ કહેવામાં આવે છે હવે આગળ હિસ્ટેરેસિસ લૂપ છે અહીં હિસ્ટ્રેરેસીસ લૂપ શું છે તે સમજવાની જરૂર છે કારણ કે મેગ્નેટિક સર્કિટ આને જોશે તેથી આ હિસ્ટ્રેરેસિસ લૂપ છે તેથી આ મેગ્નેટિકનો હિસ્ટેરેસીસ લૂપ કહેવામાં આવે છે ધારો કે જોશો કે આ ડાયાગ્રામ 5 માં છે તે દોરવામાં આવ્યું છે હવે ધારો કે ફેરોમેગ્નેટિક મટેરીઅલ જે સંપૂર્ણ રીતે ડિમેગ્નેટાઈઝ થઈ ગઈ છે જે એક છે જેમાં B H 0 છે હવે સામાન્ય રીતે જો તમે ફેરોમેગ્નેટિક મટેરીઅલને સંપૂર્ણપણે ડિમેગ્નેટાઈઝ કરવા માગો છો તો શું કરવું પડશે ડાયાગ્રામને B H 0 બનાવવો પડશે જેનો અર્થ છે તે 0 હોવું જોઈએ જો H 0 તો તે 0 એટલે બધુ 0 હોવું જોઈએ તેથી શું કરી શકાય છે તેથી આ મેગ્નેટિક કરંટ I ને ઉલટાવીને B H 0 બનાવી શકાય છે ઘણી વખત જ્યારે તે જ ટાઈમે ધીમે ધીમે કરંટને શૂન્ય સુધી ઘટાડીને તેનો અર્થ એ કે ઘણી વાર મેગ્નેટાઇઝિંગ કરંટની ડાયરેક્શનને ઉલટાવવી પડે છે મારો મતલબ ઘણી વખત છે અને તે જ ટાઈમે ધીમે ધીમે કરંટને શૂન્ય સુધી ઘટાડવો પડશે તો જ B H 0 મળશે અને જે મને આધીન કહેવાય છે તેને આધીન રહો મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ H ના વધતા વેલ્યુ માટે અને અનુરૂપ ફ્લક્સ ડેન્સિટી B માપવામાં આવે છે તેથી આ કિસ્સામાં જે સંપૂર્ણપણે તે ફેરોમેગ્નેટિક મટેરીઅલને ડિમેગ્નેટાઇઝ કરે છે તેથી તેનો અર્થ એ છે કે તે 0 થી શરૂ થઈ રહ્યું છે હવે હવે હું શું કરી શકું છું તે છે કે આ બનાવ્યા પછી હું H વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી H એ તે ફ્લક્સને વધારશે તો આ એક પાથ o g b ને અનુસરશે તેવું કહી શકાય છે તેથી તે કિસ્સામાં શું થશે કે H હવે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ H ના વધતા વેલ્યુ અને અનુરૂપ ફ્લક્સ ડેન્સિટી B માપવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે હવે H વેલ્યુ વધી રહ્યું છે પછીઓરિજીન 0 થી શરૂ થશે કારણ કે ફેરોમેગ્નેટિક મટેરીઅલને ડિમેગ્નેટાઇઝ કરવા માટે જે કહેવામાં આવે છે તે સંપૂર્ણ છે હવે H વધી રહ્યું છે તેનો અર્થ એ છે કે કરંટમાં વધારો થઈ રહ્યો છે તેથી તે કિસ્સામાં કરંટમાં વધારો કર્યા પછી શું થશે ડોમેન્સ ખરેખર અલાઇન થવાનું શરૂ કરે છે અને B અને H વચ્ચે પરિણામી સંબંધ કર્વ o g b દ્વારા બતાવવામાં આવે છે તેથી આ કર્વ ogb છે આ મિડલ લાઇન છે આ મિડલ કર્વ ogb છે ધારો કે તે H સુધી પહોંચી ગયુ છે હવે જો આ ઉપર આવીએ તો હવે o y માં બતાવ્યા પ્રમાણે H ના ચોક્કસ વેલ્યુ ઉપર મોટાભાગના ડોમેન્સ અલાઇન હશે અને ફ્લક્સ ડેન્સિટી આગળ વધારવી મુશ્કેલ બની જાય છે આ મટેરીઅલ સેચ્યુરેટેડ હોવાનું કહેવાય છે આમ સેચ્યુરેશન ફ્લક્સ ડેન્સિટી એટલે કે આ વધી રહી છે હવે ફ્લક્સ વધી રહ્યો છે તે વેલ્યુ સુધી પહોંચશે જે વેલ્યુ o y છે આ o છે અને આ y o y છે તેથી તે પછી પણ જો Hmax એટલે કે I છે તેને વધારવાનો પ્રયાસ કરો તો પણ જાણવા મળશે કે ફ્લક્સ ડેન્સિટી વધી રહી નથી તેથી સેચ્યુરેશન પછી આ મેક્સિમમ વેલ્યુ છે અને આ મેક્સિમ ફ્લક્સ ડેન્સિટી છે અને કહી શકાય કે આ તે જ છે જેને સેચ્યુરેટેડ કહેવામાં આવે છે તેથી જ અહીં લખવામાં આવ્યું છે કે તે પછી ફ્લક્સ ડેન્સિટી વધશે નહીં મટેરિયલ સેચ્યુરેટેડ હોવાનું કહેવાય છે હવે તે સેચ્યુરેટેડ છે આ રીતે સેચ્યુરેશન ફ્લક્સ ડેન્સિટી B r છે તેથી આ મારું Hmax છે અને આ મારું Bmax છે જેને Bmax કહેવામાં આવે છે તે સેચ્યુરેટેડ છે અને હવે એક વસ્તુ છે આ B r તેને સેચ્યુરેટેડ તરીકે રીડ કરતું નથી તેતે ખરેખર પાછળથી જોવા મળશે તે ખરેખર B રેસિડ્યુઅલ છે તેથી કોઈપણ રીતે તે આવશે તો આ એક તેથી માત્ર 1 મિનિટ મને આ વાત કરવા દો તો તે પછી શું થશે કે હવે જો H ની વેલ્યૂઝ હવે ઓછી થઈ ગઈ હોય તો તેને ઘટાડવાનો પ્રયાસ કરો તે જાણવા મળ્યું છે કે ફ્લક્સ ડેન્સિટી કર્વ b c ને અનુસરે છે હવે જ્યારે b c ને ઘટાડવાનો પ્રયાસ કરો અથવા અત્યારે કરંટને ઘટાડવાનો પ્રયાસ કરો ત્યારે ધારો કે હું આમાં શા માટે આગળ વધી રહ્યો છું તે કર્વ કરંટને ઘટાડે છે તેથી તે આ ડાયરેક્શનમાં આગળ વધી રહ્યો છે તેથી જ્યારે H 0 હશે ત્યારે મટેરીઅલમાં થોડો ફ્લક્સ હશે તેથી આ ખરેખર રેસિડ્યુઅલ ફ્લક્સ કહેવાય છે તેથી આ o c ખરેખર o થી c જે B r છે તે ખરેખર રેસિડ્યુઅલ ફ્લક્સ છે તેથી જો કે H 0 હશે પરંતુ ત્યાં કેટલુક રેસિડયુઅલ મૅગ્નેટાઝમ હશે આને રેસિડ્યુઅલ ફ્લક્સ કહેવામાં આવે છે અને આ રેસિડ્યુઅલ ફ્લક્સ ડેન્સિટી છે હવે આગળ જો કરંટની ડાયરેક્શન ઉલટાવીએ તો હવે આ બાજુ આગળ વધી રહી છે અમુક પોઇન્ટ o d ઉપર આવશે તેથી H વેલ્યુ અથવા કરંટની ડાયરેક્શનને ઉલટાવી રહ્યા છે તે વિપરીત ડાયરેક્શનમાં કેટલીક વેલ્યુ હશે તે શોધી કાઢશે કે આ વેલ્યુ જેને આ ફ્લક્સ ડેન્સિટી કહેવામાં આવે છે આ વેલ્યુ ધીમે ધીમે અને ધીમે ધીમે 0 ઉપર આવી રહ્યું છે તે ટાઈમે આ પોઇન્ટ ઉપર B 0 મળશે તેથી શું થઈ રહ્યું છે પ્રથમ તે અહીં છે તેને વધારીએ તો તે સેચ્યુરેશન સુધી પહોંચશે જેને સેચ્યુરેશન ફ્લક્સ ડેન્સિટી કહેવામાં આવે છે પછી આ Bmax પછી કરંટની ડાયરેક્શન ઉલટાવી રહ્યા છે જ્યારે ઉલટાવી રહ્યા છો તેનો અર્થ એ છે કે કરંટ ઘટી રહ્યો છે હવે ફ્લક્સ ઘટી રહ્યો છે કરંટ ઘટી રહ્યો છે ઉલટાવી રહ્યો નથી તેથી અહીં આ પોઇન્ટ ઉપર ત્યાં કેટલોક રેસિડ્યુઅલ ફ્લક્સ હશે આગળ કરંટની ડાયરેક્શન ઉલટાવી રહ્યા છીએ તેથી તે આ ભાગમાં આવશે જ્યાં H વેલ્યુ નેગેટિવ મળશે અને આ 0 પોઇન્ટ ઉપર ફ્લક્સ ડેન્સિટી B છે એ જ ફિલોસોફી હશે જો આગળ જઈએ તો નેગેટિવ ડાયરેક્શનમાં કરંટ વધશે તો શું કહેવામાં આવે છે મારો કહેવાનો મતલબ છે કે જે રીતે તે અહીં પહોંચ્યું છે તે જ રીતે તે ત્યાં પહોંચશે અને તે સેચ્યુરેટેડ પોઇન્ટની જેમ ત્યાં પહોંચશે ત્યાં જાય છે અને ફરીથી આ ડાયરેક્શનમાં ફરી આગળ વધી રહ્યું છે કે જે આ બાજુએ આ નેગેટિવ કરંટ સાથે આગળ વધે છે તે ધીમે ધીમે અને ધીમે ધીમે ઘટી રહ્યું છે અને આ પોઇન્ટ ઉપર આવી રહ્યું છે તેથી ફરીથી અહીં કેટલુક રેસિડયુઅલ મૅગ્નેટાઝમ હશે અને છેલ્લે આ પોઇન્ટ પછી ફરીથી પહેલાની જેમ જ જુઓ કે તે આ રીતે આવશે અને છેલ્લે તે આ રીતે આવશે તેથી આ રીતે B H લૂપ પૂર્ણ થશે તેથી ખરેખર આ તે છે જેને ફેરોમેગ્નેટિક મટેરીઅલ સાથેનો B H કર્વ કહેવામાં આવે છે તો આ શું છે આપણે શું સમજ્યા છીએ આ મેગ્નેટિક સર્કિટની જેમ નહીં થાય તેથી સમજાવવું પડશે પછી તેને શું કહેવામાં આવે છે તે થોડું સમજવું જોઈએ એટલે કે અહીં બધું આપવામાં આવ્યું છે કે અહીંથી તે શરૂ થશે પરંતુ છેલ્લે આની જેમ તે આ રીતે આગળ વધશે તેથી મેં અહીં જે પણ લખ્યું છે અને હું જે પણ કહીશ તેમ માત્ર એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો અને તે આની પાછળની ફિલોસોફી છે તેથી અહીં પણ બધું જ છે જે મેં કહ્યું તે બધું અહીં લખ્યું છે અને એક બાબત એ છે કે મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેંથ છે જે રેસિડયુઅલ મૅગ્નેટાઝમને દૂર કરવા માટે જરૂરી છે તેને કરેક્ટિવ ફોર્સ કહેવામાં આવે છે તો આ વખતે આ વેલ્યુમાં આ આ વેલ્યુ છે ખરેખર આ વેલ્યુ છે આ o d છે આ ભાગ થી આ ભાગ આ o d છે ફ્લક્સ ડેન્સિટી 0 બનાવવા માટે આ જે પણ ફ્રી સ્ટેપ જરૂરી છે આ o d જરૂરી છે જે H o d છે આ નેગેટિવ વેલ્યુ હશે આને ખરેખર કરેક્ટિવ ફોર્સ કહેવાય છે ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ ખરેખર આ તે છે જે રેસિડયુઅલ મૅગ્નેટાઝમને દૂર કરવા માટે જરૂરી મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેંથ છે જેને કરેક્ટિવ ફોર્સ કહેવામાં આવે છે તેથી હિસ્ટેરેસિસ અને એડી કરન્ટ લોસિસ છે જ્યારે મેગ્નેટિક મટેરીઅલ ફ્લક્સ ડેન્સિટીના સાઇકલિક વિવિધતામાંથી પસાર થાય છે ત્યારે હિસ્ટેરેસિસ અને એડી કરન્ટ પાવર લોસ થાય છે જે એકસાથે તે કોર લોસ તરીકે ઓળખાય છે કોર લોસ એટલે હિસ્ટેરેસીસ લોસ એડી કરન્ટ લોસ છે જે આ ટોપીક પછી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં પાછળથી જોવા મળશે તેથી તે હિટના સ્વરૂપમાં દેખાય છે તેથી ટેમ્પરેચરમાં વધારો રેટિંગ અને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી નક્કી કરવામાં કોર લોસ મહત્વપૂર્ણ છે તે જોશે કે મશીનો અને અન્ય AC ઑપરેટેડ ઇલેક્ટ્રો જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસીસમાં AC ઑપરેટેડ કહેવામાં આવે છે તેથી હવે હિસ્ટેરેસીસના ખાતામાં પાવર લોસ એ ખરેખર એમ્પિરિકલ ફોર્મુલા કી છે અથવા Kh f Bmaxn છે જેને V વોટ્સ કહેવામાં આવે છે તેથી V એ વોલ્ટેજ નથી પરંતુ V એ મટેરીઅલનું વેલ્યુ છે તેથી Kh એ કોર મટેરીઅલનું કેરેક્ટરીસ્ટીક કોન્સટન્ટ છે n સ્ટેઈનમેટ્ઝ એક્સપોનેંટ છે જેની રેન્જ 1 5 2 0 છે ટીપીકલ વેલ્યુ 1 6 છે તેથી તેને સ્ટેઈનમેટ્ઝ કોન્સટન્ટ કહેવામાં આવે છે અને V મીટર ક્યુબમાં મટેરીઅલનું વોલ્યુમ છે આ V ખરેખર મીટર ક્યુબ વોલ્યુમ છે અને f સપ્લાય ફ્રીક્વન્સી હર્ટ્ઝ છે આ f હર્ટ્ઝમાં છે આ હિસ્ટેરેસીસ લોસ માટેની ફોર્મ્યુલા કહેવામાં આવે છે એવી જ રીતે એડી કરંટ માટે પાવર લોસ આપવામાં આવે છે તે Ke f 2 Bmax 2 V વોટ છે કેટલાક મટેરીઅલ માટે તે પ્રાપ્ત કરી શકાય છે પરંતુ અહીં આ તે છે જેને તે ડેરિવેશન અને અન્ય વસ્તુ મળી રહી નથી ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે Ke એ f 2 Bmax 2 V વોટ છે તેથી Ke એ કોરનું કેરેક્ટરીસ્ટીક કોન્સટન્ટ છે તેથી અહિયાં સુધી મેગ્નેટિક સર્કિટ ઉપર સંબંધિત થોડું કઈક કહેવામાં આવે છે હવે આગળ મેગ્નેટિકલી કપલ્ડ સર્કિટ છે તેથી જ્યારે બે લૂપ્સની વચ્ચેના કોન્ટેક્ટ સાથે અથવા વગરના તેમાંથી એક દ્વારા ઉત્પન્ન થયેલ મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને અસર કરે છે ત્યારે તેઓ મેગ્નેટિકલી કપલ્ડ હોવાનું કહેવાય છે ધારો કે તેમની બે લૂપ્સની વચ્ચેના કોન્ટેક્ટ સાથે અથવા વગરના તેમાંથી એક દ્વારા ઉત્પન્ન થયેલ મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને અસર કરે છે ત્યારે તેઓ મેગ્નેટિકલી કપલ્ડ હોવાનું કહેવાય છે પછી ત્યાં બે લૂપ છે જો એક લૂપ વહન કરે છે તેને ટાઈમ વેરિંગ કરંટ કહેવામાં આવે છે અને બીજો લૂપ કે જે અમુક ફ્લક્સ હશે તે અમુક ફ્લક્સને બીજી કોઇલ સાથે જોડશે અને તે ખરેખર મેગ્નેટિકલી કપલ્ડ હોવાનું કહેવાય છે હવે મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ છે હવે જ્યારે બે ઇન્ડક્ટર અથવા કોઇલ એકબીજાની નજીક હોય છે ત્યારે મેગ્નેટિક ફ્લક્સ પાછળથી સર્કિટ ડાયાગ્રામમાં જોવા મળશે એક કોઇલમાં કરંટને કારણે થતો મેગ્નેટિક ફ્લક્સ અન્ય કોઇલ સાથે જોડાય છે તેમાં વોલ્ટેજ ઇન્ડ્યૂસ કરે છે અને આ ઘટનાને મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ એ છે કે જ્યારે બે ઇન્ડક્ટર્સ અથવા બે કોઇલ એકબીજાની નજીક હોય છે ત્યારે એક કોઇલમાં કરંટને કારણે થતો મેગ્નેટિક ફ્લક્સ અન્ય કોઇલ સાથે જોડાય છે તેમાં વોલ્ટેજ ઇન્ડ્યૂસ કરે છે આ ઘટનાને મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે આ સરળ સર્કિટ છે આ કરંટ સોર્સોનો કરંટ દર્શાવે છે જે સરળ રીતે સમજવા માટે તેને i t કહેવામાં આવે છે અને આની બહાર v's માં વોલ્ટેજ છે આ ∅ તે ફ્લક્સ છે જેને ટાઈમ વેરિંગ કહેવામાં આવે છે જેને ટાઈમ વેરિંગ કરંટ કહેવામાં આવે છે અને આ ફ્લક્સ ∅ છે અને તેની સંખ્યા N ટર્ન્સ ધરાવે છે તેથી N ટર્ન્સ સાથે એકલ કોઇલ દ્વારા ઉત્પન્ન થતું મેગ્નેટિક ફ્લક્સ કહેવામાં આવે છે તેથી આ કિસ્સામાં પણ જો આ ડાયરેક્શનને શું કહેવામાં આવે છે આ ફ્લક્સ ડાયરેક્શન કહેવામાં આવે છે અને આ N ટર્ન્સ છે તેથી તે કિસ્સામાં ફેરાડેના લૉ અનુસાર કોઈલમાં ઇન્ડ્યૂસ વોલ્ટેજ v ટર્ન્સ N ની સંખ્યા અને મેગ્નેટિક ફ્લક્સના પરિવર્તનનો ટાઈમ રેટ જે v N d∅ dt તરીકે જાણીતો છે તો તેનો અર્થ v N d∅ dt છે પરંતુ પ્રશ્ન એ છે કે આ ફ્લક્સ ∅ તે કરંટ I ઉપર આધાર રાખે છે જો I ઘટશે તો ∅ ઘટશે જો I માં વધારો કરું તો ∅ માં વધારો થશે તેથી આ ∅ ખરેખર તે છે જેને I નું ફંકશન કહેવામાં આવે છે તેથી તે કિસ્સામાં શું થશે જેનો અર્થ થાય છે આ ઇક્વેશન N d∅ dt ને ચેઇન રૂલ તરીકે લખી શકાય છે તેથી d∅ dt ને d∅ di di dt લખી શકો છો તેથી તે d∅ di અને di dt છે તેથી આ ટર્મ N d∅ d i છે જે ખરેખર L છે જેનો અર્થ ઇન્ડક્ટન્સ v L di dt થાય છે જેણે પહેલા પણ જોયું છે તેથી તે L di dt અને L N L N d∅ di અથવા સામાન્ય રીતે ક્યારેક L પણ લખી શકો છો હું તેને સ્પષ્ટ કરી શકું છું તેનો અર્થ એ છે કે ક્યારેક L N ∅ લખો જેનો અર્થ છે Li N ∅ છે આ ન્યૂમેરિકલ્સ માટે પણ જરૂરી છે જે Li N ∅ છે તેથી તેનો અર્થ v L અને L N d∅ છે તેથી કોઇલના ઇન્ડક્ટન્સને સામાન્ય રીતે સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય છે તેથી આ ખરેખર આ પ્રકારની કોઇલ માટે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે અને અહીં આની આસપાસના વિસ્તારમાં કોઈ અન્ય કોઇલ નથી તેથી આગળ ધારો કે બે કોઇલમાં કોઇલ 1 ના સંદર્ભમાં કોઇલ 2 માં મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ M21 કહેવામાં આવે છે હવે અહીં કરંટ સોર્સ i1t છે ત્યાં આ બાજુ તે નથી તેથી તે અરલીયર વોલ્ટેજ અહીં V2 વોલ્ટેજ માપવામાં આવે છે અને ત્યાં બે કોઇલ છે તેથી જો મારુ ટોટલ ફ્લક્સ લિંકેજ કહીએ તો આ કોઇલ 1 માટે મારું ∅ આ ∅1 કહો આ મારી કોઇલ 1 છે અને આ મારી કોઇલ 2 છે આ ઇન્ડક્ટન્સ L1 છે ઇન્ડક્ટન્સ L2 છે તેથી કુલ ફ્લક્સ ∅1 છે તેથી ∅11 એ ફ્લક્સ લિન્કેજ છે જેને આ કોઇલ 1 કહેવામાં આવે છે તે ઉપરાંત ∅1 બીજા પાથ ઉપર તે ∅1 ને ∅ કોઇલ 1 તેમજ કોઇલ 2 પણ લિંક કરશે આ ખરેખર મ્યુચુઅલ ફ્લક્સ છે તેથી આ ∅1 ∅11 ∅12 ખરેખર શું કરી રહ્યું છે જ્યાં ∅1 એ કુલ ફ્લક્સ છે જે કોઇલ 1ને લિંક કરે છે પરંતુ ∅12 ખરેખર કોઇલ 2 ને લિંક કરે છે તેવું કહેવામાં આવે છે આ કોઇલને જોડતો બીજો ભાગ છે તેથી ∅11 ∅12 તે કોઇલ 1 ને લિંક કરે છે અને ∅12 માત્ર કોઇલ 2 ને લિંક કરે છે તેથી ∅1 ∅11 ∅12 છે અને જ્યારે પણ કહો કે મ્યુચુઅલ છે અને કોઇલ 1 ના ટર્ન્સોની સંખ્યા N1 છે અને કોઇલ 2 માં ટર્ન્સોની સંખ્યા N2 છે અને મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ M21 નો અર્થ 2 1 મતલબ કોઇલ 1 ના સંદર્ભમાં કોઇલ 2 થાય છે જ્યારે M21 કહો તેનો અર્થ એ છે કે કોઇલ 1 એક્સસાઈટેડ બાય થોડો કરંટ i1 છે અને તે વસ્તુ છે અને મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ M21 શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તે આ M21 છે તેથી કોઇલ 1 ના સંદર્ભમાં કોઇલ 2 નું મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ M21 છે જ્યારે પણ M21 લખો એટલે ખરેખર તેને કોઇલ 1 ના સંદર્ભમાં કોઇલ 2 નો મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે આ રીતે તે s વાંચશે પ્રત્યય 2 1 નો આ અર્થ એવો છે કે પરસ્પર ઇન્ડક્ટન્સ M21 અહીં ગમે તે લખી શકાય છે જે કોઇલ 2 ને કોઇલ 1 ના સંદર્ભમાં કહેવામાં આવે છે